Biology for Engineers and other Non Biologists બાયોલોજી ફોર એંજિનિયર્સ એન્ડ અધર નોન બાયોલોજિસ્ટ Professor G Suraishkumar પ્રોફેસર જી સુરૈશકુમાર Department of Biotechnology ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી Indian Institute of Technology Madras ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસ Lecture Number 16 લેક્ચર નંબર 16 Mendelian Genetics Genetic Disorders મેન્ડેલિયન જેનેટિક્સ જેનેટિક ડિસઓર્ડર્સ મેન્ડેલિયન જિનેટિક્સ પર લેક્ચરના સેટ પર આપનું સ્વાગત છે મેન્ડેલિયન મેન્ડેલ ગ્રેગોર મેન્ડલનો ઉલ્લેખ કરે છે આ લેક્ચર દરમિયાન આપણે તેમનો ઉલ્લેખ કરીશું અને તમને એ પણ સ્પષ્ટ થઈ જશે કે આટલી જૂની ચીજ તરફ આપણે શા માટે જોઈ રહ્યા છીએ આજકાલ શું સુસંગતતા છે ઘણા રોગોનો આનુવંશિક આધાર હોય છે તમે જાણો છો કે શરીરના દરેક કોષમાં જનીનોનો સમૂહ એકસરખો હોય છે શરીરના દરેક દૈહિક કોષમાં જનીનોનો સમૂહ એકસરખો જ હોય છે અને તે મગજનો કોષ હોય કે યકૃતનો કોષ હોય કે ચામડીનો કોષ હોય તેનાથી કોઈ ફરક પડતો નથી આમ છતાં તે બધામાં જનીનોનો એક જ સમૂહ હોય છે જે આપણને આપણાં માતાપિતા પાસેથી વારસામાં મળ્યો છે તેઓ ક્યાં રહે છે તેના આધારે તેમને જુદી જુદી રીતે વ્યક્ત કરી શકાય છે અને તેથી વધુ આપણે તેમાં પ્રવેશ કરીશું નહીં પરંતુ મૂળભૂત સામગ્રી સમાન છે અને આખા શરીરમાં દરેક કોષમાં સમાન જનીનો હાજર હોવાથી આનુવંશિક રોગો સમગ્ર વિશ્વમાં પ્રગટ થશે અને ત્યાં ઘણું બધું કરી શકાતું નથી તેનું સંચાલન ફક્ત કરી શકાય છે હજી સુધી તેમનો ઇલાજ કરવો તેના બદલે મુશ્કેલ છે આનુવંશિક અથવા જનીન ઉપચારનું કંઈક વચન છે તે છે તે છે તેનો અભ્યાસ ઘણા લાંબા સમયથી કરવામાં આવ્યો છે તેને કેટલીક સફળતાઓ મળી છે પરંતુ મને લાગે છે કે તે સારી સ્વીકૃતિના તબક્કે પહોંચે તે પહેલાં તેને થોડા વિકાસની જરૂર છે ચાલો આપણે કેટલાક ડેટાથી શરૂઆત કરીએ ભારતમાં સિકલ સેલ ડિસીઝથી પીડાતા અંદાજિત 5200 શિશુઓ 9000 બીટા થેલેસેમિયા નામની વસ્તુવાળા 21400 ડાઉન સિન્ડ્રોમ સાથે અને જી6પીડીની ઉણપવાળા ત્રણસો નેવું હજાર શિશુઓ દર વર્ષે જન્મે છે ઠીક છે આ શબ્દો જેમાંથી કેટલાક આપણે અગાઉ જોયા છે સિકલ સેલ રોગ તમે જાણો છો સિકલ સેલ એનિમિયા તે જ વસ્તુ તેને સિકલ સેલ રોગ કહેવામાં આવે છે જો તમે ઇચ્છો તો તમે આ વીડિયોને જોઇ શકો છો જે pdf ફાઇલમાં પણ આપવામાં આવ્યો છે જેને pdf થી જ ક્લિક કરી શકાય છે સિકલ સેલ રોગ સરસ વીડિયો વિશે જાણવા માટે આ એક વૈકલ્પિક વીડિયો છે પરંતુ તે એક વૈકલ્પિક વીડિયો છે એ જ રીતે થેલેસેમિયા શું છે તે જાણવા માટે તમે આ વિડિયો જોઈ શકો છો ખાસ કરીને બીટા થેલેસેમિયા આલ્ફા થેલેસેમિયા અને બીટા થેલેસેમિયા છે તમે આના પર ક્લિક કરી શકો છો ફરીથી એક વૈકલ્પિક વિડિઓ ડાઉન સિન્ડ્રોમ હું સૂચવીશ કે તમે આ વિડિઓની પ્રથમ ત્રણ મિનિટ જુઓ તેમાં આનુવંશિક આધારની જાતે જ ખૂબ સરસ ઝાંખી છે અને તે ડાઉન સિન્ડ્રોમનો પરિચય આપે છે અને પછી તે ઘણા સંશોધન પાસાઓમાં પ્રવેશે છે જે આ કોર્સથી થોડો આગળ હોઈ શકે છે સંશોધનના પાસાઓ પ્રથમ ત્રણ મિનિટ ખૂબ સરસ છે હું ભલામણ કરીશ કે તમે આ વિડિઓની પ્રથમ ત્રણ મિનિટ જુઓ અને પછી જી6પીડી ની ઉણપ નામની એક વસ્તુ છે જે દર વર્ષે જન્મતા મોટી સંખ્યામાં શિશુઓને અસર કરે છે ખરું ને આ એક સામાજિક પાસું છે જે આપવામાં આવ્યું છે એક વૈકલ્પિક વિડિઓ અને આ એક એલીલ દૃશ્ય છે જે G6PD ની ઉણપને કારણે આપવામાં આવ્યું છે જેને તમે જોવા માંગો છો ઠીક છે આ વૈકલ્પિક છે પ્રથમ ત્રણ મિનિટ સિવાય હું કહીશ કે ખૂબ ભલામણ કરવામાં આવે છે આ ખરેખર એક સ્ત્રોતમાંથી છે કારણ કે આ સંખ્યાઓ છે અને આ અંદાજો છે આ ખરેખર એક સ્ત્રોતમાંથી આવ્યું છે વર્મા અને બિજર્નિયા દ્વારા 2002 માં પ્રકાશિત થયેલું એક પેપર ધ બર્ડન ઓફ જેનેટિક ડિસઓર્ડર્સ ઇન ઇન્ડિયા એન્ડ અ ફ્રેમવર્ક ફોર કમ્યુનિટી કન્ટ્રોલ તે પબ્લિક હેલ્થ જિનોમિક્સ માં પ્રકાશિત થયું હતું આ 2002 માં હતી સંખ્યાઓ અલબત્ત હવે અલગ હશે પરંતુ ઓછામાં ઓછું આપણી પાસે એવું કંઈક છે જે આપણે સંખ્યાની દ્રષ્ટિએ પકડી રાખી શકીએ તેથી જ આની પસંદગી કરવામાં આવે છે તમને ભારતમાં આવા રોગોના વ્યાપનો ખ્યાલ આપે છે આપણે સિકલ સેલ રોગ જોઈ ચૂક્યા છીએ ચાલો આપણે આની સમીક્ષા કરીએ આપણે જાણીએ છીએ કે સામાન્ય હિમોગ્લોબિન હિમોગ્લોબિનમાંથી બનાવવામાં આવે છે હિમોગ્લોબિન એક પ્રોટીન છે તેથી તે વિવિધ પેટા એકમોને અનુરૂપ જનીનોમાંથી બનાવવામાં આવે છે જે વિવિધ પેટા એકમો માટે કોડ છે સામાન્ય હિમોગ્લોબિન જનીનમાં છઠ્ઠા સ્થાનમાં ગ્લુટામિક એસિડ હોય છે જો તે ગ્લુટામિક એસિડ વેલિન બની જાય તો ખરું ને જો તેમાં ફેરફાર કરવામાં આવે તો માત્ર એક ફેરફારથી પ્રોટીનના વિવિધ પેટા એકમોના કિસ્સામાં એક અલગ સંરચના વિવિધ ત્રિપરિમાણીય ફોલ્ડિંગ થઈ શકે છે અને આપણને હિમોગ્લોબિનનો અણુ મળે છે જે સરળતાથી સ્ફટિકીકૃત થઈ શકે છે તો તેમાં સામાન્ય હિમોગ્લોબિન અણુની જેમ ઓક્સિજન વહન કરવાની ક્ષમતા નહીં હોય અને તેથી આપણને સિકલ સેલ એનિમિયા થાય છે ખરું ને આ છે તે એટલું જ સરળ છે જો હિમોગ્લોબિન સામાન્ય હોય તો લાલ રક્તકણો સુંદર રીતે ડિસ્ક આકારનો દેખાશે અને જો તે થાય છે જો તે સિકલ સેલ એનિમિયાથી રોગગ્રસ્ત થાય છે તો લાલ રક્તકણો દાતરડાના આકારનો સિકલ આકારનો આકાર ધારણ કરે છે અને આના કારણે મોટી મુશ્કેલીઓ ઊભી થાય છે જેમ કે તમે આ કોર્સમાં અગાઉની ભલામણ કરેલા વીડિયોમાં જોઈ ચૂક્યા છો તેવી જ રીતે હિમોગ્લોબિનમાં થેલેસેમિયા એ ખોટી પેટા એકમ રચના છે ક્યાં તો આલ્ફા સબ યુનિટ અથવા બીટા સબ યુનિટ ખોટી રીતે રચાય છે તે સિકલ સેલ એનિમિયાથી અલગ છે ડાઉન સિન્ડ્રોમ એકસ્ટ્રા ક્રોમોઝોમ નંબર એકવીસ દ્વારા થાય છે સામાન્ય રીતે લોકોમાં બે રંગસૂત્રો હોય છે ખરું ને એકવીસ રંગસૂત્રમાં ત્રણ હોય છે ત્યાં ત્રણ નંબર એકવીસ રંગસૂત્રો છે જો આવું થાય છે તો આ દરેક કોષમાં થાય છે જો તે થાય છે તો તે ડાઉન સિન્ડ્રોમમાં પરિણમે છે અને તે વિવિધ રીતે પ્રગટ થાય છે જે તમે ભલામણ કરવામાં આવેલી વિડિઓમાંથી પસંદ કરી શકો છો જે સૂચવવામાં આવ્યું હતું તે એક વૈકલ્પિક વિડિઓ છે અને પછી આ G6PD ની ઉણપ જે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ડિહાઇડ્રોજેનેઝ ની ઉણપ માટે વપરાય છે આ એન્ઝાઇમ ખામીયુક્ત છે અને કારણ કે આ એન્ઝાઇમ ખામીયુક્ત છે તે ઘણી મુશ્કેલીઓ મોટી મુશ્કેલીઓ તરફ દોરી જાય છે ખરું ને ફરીથી યાદ કરો કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ડિહાઇડ્રોજેનેઝ તે એક એન્ઝાઇમ છે જેનો અર્થ એ છે કે તે પ્રોટીન છે તે જનીન દ્વારા કોડેડ છે ખરું ને અને તેથી તે આનુવંશિક વિકાર છે આ ભારતમાં છે અન્ય દેશોમાં સિસ્ટિક ફાઇબ્રોસિસ તે યુ માં ખૂબ જ સામાન્ય આનુવંશિક વિકાર છે તે ઉદ્ભવે છે કારણ કે પટલમાં ક્લોરાઇડ માટેની ચેનલ ખામીયુક્ત છે ઠીક છે કારણ કે પ્રોટીન જે ખરેખર ક્લોરાઇડ ચેનલ પ્રોટીન છે જે યોગ્ય રીતે રચાયું નથી અને તેથી તે ખામીયુક્ત છે ક્લોરાઇડ કોષની અંદર અને બહાર જઇ શકતું નથી જો આવું થાય તો વધારાની સેલ્યુલર જગ્યામાં ક્લોરાઇડનું નિર્માણ થાય છે અને તેના પરિણામે લાળનું નિર્માણ થાય છે ચેપ સામે પ્રતિકારકતા ઘટે છે અને યોગ્ય હસ્તક્ષેપ વિના મૃત્યુ સામાન્ય રીતે પાંચ વર્ષથી ઓછી ઉંમરે થાય છે ઠીક છે હસ્તક્ષેપ સાથે લોકો વધુ લાંબુ જીવે છે અને તે બે હજાર પાંચસો અમેરિકનોમાંથી એકને અસર કરે છે તે ખૂબ પ્રચલિત છે તમે આ વિડિઓ જોઈ શકો છો જે તમને સિસ્ટિક ફાઇબ્રોસિસનો થોડો ખ્યાલ આપે છે તે એક વૈકલ્પિક વિડિઓ કહીએ અને એ જ રીતે હન્ટિંગ્ટનનો રોગ જે ખરેખર પિસ્તાલીસથી ઉપર પ્રગટ થાય છે તે આનુવંશિક વિકાર છે અચોન્ડ્રોપ્લાસિયા જે એક પ્રકારનો વામનવાદ છે ઠીક છે તમને કદાચ ગેમ ઓફ થ્રોન્સ ના પીટર ડિંકલેજ યાદ હશે ખરું ને ટાયરિઓન લેનિસ્ટર તે છે તે વ્યક્તિ અચોન્ડ્રોપ્લાસિયા ધરાવે છે તે એક પ્રકારનો વામનવાદ છે એ વારસાગત અવ્યવસ્થા છે એક ખાસ પ્રકારનો વારસાગત વિકાર છે જે આપણે પછી જોઈશું હવે અમે આ બધું આ કારણોસર કહ્યું જો આપણે કોઈ બાળકને ડિસઓર્ડર ઠીક છે સિસ્ટિક ફાઇબ્રોસિસ જેટલું મોટું કંઈક વારસામાં મળવાની સંભાવનાની આગાહી કરી શકીએ તો માતાપિતાને તેમના બાળકમાં તેને સંભાળવા માટે જાણ કરી શકાય છે ઠીક છે તેઓ કમ સે કમ તેમના બાળકમાં આ મુશ્કેલીની અપેક્ષા રાખતા હશે તેઓ તેમની પોતાની રીતે વગેરે તેને સંભાળવા માટે માનસિક રીતે તૈયાર હશે અને તે એક મોટી બાબત હશે જે થઈ ચૂકી છે અને તેનો પાયો એ છે જે આપણે આ ખાસ લેક્ચરમાં જોવાના છીએ આગાહીઓ અને તત્વ વિશ્લેષણ કરવાની એક સરળ રીત આપણે આજે ઘણું બધું જાણીએ છીએ અને આ વિશ્લેષણ કરવાની વિવિધ રીતો છે પરંતુ આ વિશ્લેષણ અસરકારક રીતે કરી શકાય તેવી એક ખૂબ જ સરળ રીત એ છે કે મેન્ડેલિયન જિનેટિક્સ ના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અને મેન્ડેલિયન જિનેટિક્સના સિદ્ધાંતો વિકસિત થયા છે તે એક સદી અને થોડા દાયકાઓ પહેલા હોઈ શકે છે જ્યારે વારસો પણ સમજવામાં આવ્યો ન હતો જ્યારે લોકો સમજી શક્યા ન હતા કે કેવી રીતે કેવી રીતે પુત્ર અથવા પુત્રીનો આધાર તેમના પિતા અથવા માતા જેવો દેખાય છે અને કેટલીકવાર તેમની દાદી અથવા દાદા જેવા દેખાતા હોય છે વગેરે વગેરે લોકો સમજ્યા જ નહીં તે સમય દરમિયાન અઢારસો સદીના અંતમાં આ સિદ્ધાંતો વિકસાવવામાં આવ્યા હતા આપણે ગ્રેગોર મેન્ડલ દ્વારા તેને ખૂબ જ ટૂંકમાં જોઈશું જે કાર્યનો અંતિમ ભાગ છે અને તે સિદ્ધાંતો આજે ખૂબ અસરકારક છે તેમ છતાં તમે મૂળભૂત સિદ્ધાંતો જાણો છો અને તેમના માટે જાણીતા વિશાળ ભિન્નતાઓ છે તે સિદ્ધાંતો હજી પણ આ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે જેથી બાળકને ડિસઓર્ડર વારસામાં મળવાની તકોની આગાહી કરી શકાય અને આ જ કારણ છે કે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અથવા આપણે આજે પણ મેન્ડેલિયન જિનેટિક્સ તરફ જોઈ રહ્યા છીએ કોઈ પણ સંજોગોમાં ઐતિહાસિક રીતે મેન્ડેલે શું કર્યું તે જાણીને આનંદ થાય છે અને જો તમને આનુવંશિકતામાં રસ હોય તો તેનો વિકાસ પણ તેનો એક અત્યંત ઉપયોગી ખૂણો છે જ્યારે વારસો સમજવામાં આવ્યો ન હતો ત્યારે એક સદી પહેલાની હોઈ શકે છે પાત્રોનો વારસો અલબત્ત હંમેશાં લોકોમાં સારી અપીલ કરે છે લોકોને હંમેશાં એ જાણવાની ઉત્સુકતા રહેતી કે શા માટે લોકોને પાત્રો વારસામાં મળે છે પુત્ર શા માટે પિતા કે માતાની જેમ વર્તે છે અથવા પુત્રી પિતા અથવા માતા ની જેમ વર્તે છે અથવા ક્યારેક દાદા અથવા દાદીની જેમ પણ વર્તે છે ઘણાને લાગતું હતું કે હંમેશાં લક્ષણોનું મિશ્રણ થતું રહે છે ત્યાં માતા તરફથી કંઈક લક્ષણ હતું પિતા પુત્ર અથવા પુત્રીનું કંઈક લક્ષણ હતું અથવા સંતાનમાં લક્ષણો છે જે આ બે લક્ષણોનું મિશ્રણ છે તે જ ખૂબ લાંબા સમયથી માનવામાં આવતું હતું જો કે એવી ઘણી જુદી જુદી પરિસ્થિતિઓ હતી જ્યાં આ સ્પષ્ટપણે માન્ય ન હતું ઠીક છે તે હંમેશાં લોકોને મૂંઝવણમાં મૂકે છે પરંતુ તેઓ તેના વિશે શંકાશીલ હતા વગેરે વગેરે ત્યાં સુધી કે મેન્ડેલ આવ્યા અને અમને કહ્યું કે લક્ષણો ખરેખર લક્ષણ કણો દ્વારા પસાર કરવામાં આવે છે કેટલાંક પાસાં એવાં છે જે યોગ્ય રીતે લક્ષણો નક્કી કરે છે અને જો તમે આ સમજો છો તો તમે અમુક અંશે આગાહી કરી શકો છો કે શું થશે તેથી ગ્રેગોર મેન્ડેલનું તે એક મોટું યોગદાન હતું અને હું ઇચ્છું છું કે તમે આ ખૂબ જ સરસ વિડિઓ જુઓ હું કહીશ કે તે એક જરૂરી વિડિઓ છે તે એક ખૂબ જ સરસ વિડિઓ છે સહેજ લાંબી લગભગ વીસ પચીસ મિનિટ આટલા લાંબા જૂના પરંતુ તે ખૂબ જ સરસ વિડિઓ છે ઠીક છે હું ઇચ્છું છું કે તમે મેન્ડલના જીવનના કેટલાક ભાગોને જાણવા માટે આ વિડિઓ જુઓ જે ખૂબ જ રસપ્રદ છે અને મેન્ડેલના પ્રયોગો અને કેટલાક સિદ્ધાંતો જે તેણે આગળ લાવ્યા છે ઠીક છે આ લેક્ચરમાં અથવા આ લેક્ચરોના સમૂહમાં આપણે જોઈશું કે આપણા માટે શું સુસંગત છે તે કરવા માટે આપણે આપણી વર્તમાન પરિભાષાને મેન્ડેલ દ્વારા વિકાસ દરમિયાન અસ્તિત્વમાં રહેલી પરિભાષા સાથે મેપ કરવી પડશે ઠીક છે અથવા તે પછી તરત જ ઘણા વર્ષો સુધી તે કરવા માટે ચાલો આપણે સિસ્ટિક ફાઇબ્રોસિસને ધ્યાનમાં લઈએ ક્લોરાઇડ ટ્રાન્સપોર્ટરની હાજરી મહત્ત્વની છે કારણ કે જો તે ગેરહાજર હોય તો સિસ્ટિક ફાઇબ્રોસિસ પેદા થાય છે બે શક્યતાઓ છે ક્લોરાઇડ ટ્રાન્સપોર્ટર માટે મેમ્બ્રેન પ્રોટીન કાં તો કાર્યરત હોય છે અથવા ક્લોરાઇડ ટ્રાન્સપોર્ટર માટે મેમ્બ્રેન પ્રોટીન કાર્યરત નથી ખરું ને આ બે શક્યતાઓ છે સામાન્ય અથવા સિસ્ટિક ફાઇબ્રોસિસ ક્લોરાઇડ ટ્રાન્સપોર્ટરની હાજરી એ પાત્ર અથવા વારસાગત સુવિધા છે ઠીક છે વારસાગત લક્ષણને પાત્ર કહેવામાં આવે છે કેટલીકવાર એવું નથી હોતું આણ્વિક પરિભાષામાં આના જેવું નથી હોતું તે વ્યક્તિની ઊંચાઈ હોઈ શકે છે અથવા તે આંખનો રંગ હોઈ શકે છે વગેરે વગેરે તે લાક્ષણિક અવલોકનક્ષમ લક્ષણો છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો પાત્રો સામાન્ય રીતે અવલોકનક્ષમ વસ્તુ છે હું અહીં ફક્ત પરિભાષા મેપિંગ નો ઉપયોગ કરું છું તેથી આ પાસા જો તેનું નિરીક્ષણ કરી શકાય તો તેને પાત્ર કહેવામાં આવે છે અને તે એક વારસાગત લક્ષણ છે દરેક પાત્રના પ્રકારો તેમાંના દરેકને એક લક્ષણ કહેવામાં આવે છે બરાબર ઉદાહરણ તરીકે કાર્યક્ષમતા એ એક લક્ષણ છે બિન કાર્યક્ષમતા અથવા ગેરહાજરી એ એક લક્ષણ છે ઉંચું એ એક લક્ષણ છે અથવા ટૂંકું લક્ષણ છે ઠીક છે વાદળી રંગની આંખો એ એક લક્ષણ છે બ્રાઉન રંગની આંખો એ બીજું લક્ષણ છે વગેરે વગેરે તેથી જો પાત્ર આંખનો રંગ હોય તો વાદળી આંખનો રંગ અને કથ્થઈ આંખનો રંગ એ બે લક્ષણો છે અથવા ઘણા તે ચોક્કસ પાત્રના ઘણા લક્ષણોમાંથી બે છે જો કોઈ વસ્તુની ઊંચાઈ એ પાત્ર હોય તો ઊંચાઈ એ એક લક્ષણ છે અને ટૂંકું એ બીજું લક્ષણ છે વગેરે વગેરે તમને વિચાર આવે છે તેથી અમે પાત્રો લક્ષણો વગેરેની દ્રષ્ટિએ વ્યવહાર કરવા જઈ રહ્યા છીએ દરેક લક્ષણ સમાનધર્મી રંગસૂત્રો પરના બે એલેલ્સ દ્વારા નક્કી કરવામાં આવે છે અને આ તે છે જે જનીનોની સમકક્ષ છે જેના વિશે આપણે જાણીએ છીએ ખરું ને સમાનધર્મી રંગસૂત્રો પર તમે જાણો છો કે તેઓ જોડીમાં અસ્તિત્વ ધરાવે છે અને તેથી આપણે ફક્ત જોડી નંબર એકની જોડીની વાત કરી છે જો ત્યાં કોઈ વધારાનો એક હોય તે ડાઉન સિન્ડ્રોમ વગેરે પરંતુ તે બે વીસ એકમ અથવા તે બે વીસ અથવા તે બે ચાલો આપણે કહીએ કે એક બે ત્રણ તે બધા સમાનધર્મી રંગસૂત્રો છે અને સમાનધર્મી રંગસૂત્રો પરના બે એલીલ્સ નક્કી કરે છે કે દરેક લક્ષણ અહીં સમકક્ષતા છે તેથી જો આ બંને સમાનધર્મી રંગસૂત્રો હોય તો મૂડી T એ જનીન છે અને નાનો t એ બીજું જનીન છે તેથી તમારી પાસે વિવિધ સંયોજનો હોઈ શકે છે બંને મૂડી હોઈ શકે છે તેઓ વૈકલ્પિક હોઈ શકે છે એક હોઈ શકે છે આ એક ટી હોઈ શકે છે આ એક નાનો ટી હોઈ શકે છે અથવા બંને નાના ટી હોઈ શકે છે અને આ જુદાં જુદાં સંયોજનો તે પાત્રનાં જુદાં જુદાં લક્ષણોમાં પરિણમે છે તે પાત્રનાં જુદાં જુદાં હા જુદાં જુદાં લક્ષણો તે જનીનના રંગસૂત્ર પરની સ્થિતિને ખરેખર લોકસ કહેવામાં આવે છે આ ફક્ત પરિભાષા માટે છે ઠીક છે યાદ રાખો કે આ એક સાદો અંદાજ છે તેમાં ભિન્નતાઓ શક્ય છે જ્યારે આપણે તેમની પાસે આવીશું ત્યારે આપણે તેમને દર્શાવીશું મને લાગે છે કે આ સમયે આપણે વિરામ લઈશું અને હવે પછીના લેક્ચરમાં બીજી બાબતોને આવરી લઈશું જો તમે મેન્ડેલ અને તેના કામ પર ભલામણ કરેલ વિડિઓ અથવા જરૂરી વિડિઓ જોઈ શકો છો તો તે ખૂબ જ સરસ રહેશે અમે તે જોઈશું ઠીક છે અને પછી ચાલો આપણે વસ્તુઓને આગળ વધારવા માટે હવે પછીના લેક્ચરમાં મળીએ ત્યારે મળીશું